Now turns out based on what we already know we actually can't solve this problem we need a new mathematical technique So let us go in to see what that the new mathematical technique is and that is the technique of greens functions ok You would have heard the name of green in the context of vector calculus some identities of vector calculus are named after green right So he worked a lot in this area so things go after his name right હવે આપણે જે જાણીએ છીએ તેના આધારે તારવ્યુ કે અમે ખરેખર આ સમસ્યાને હલ કરી શકતા નથી આપણને એક નવી મેથેમેટીકલ ટેકનીક્ની જરૂર છે તો ચાલો જોઈએ કે નવી મેથેમેટીકલ ટેકનીક શું છે તે ગ્રીન્સ ફંક્શનની ટેકનિક છે તમે વેક્ટર કેલ્ક્યુલસના સંદર્ભમાં ગ્રીનનું નામ સાંભળ્યું હશે વેક્ટર કેલ્ક્યુલસની કેટલીક આઈડેંટીટીને ગ્રીનના નામ પર રાખવામાં આવે છે તેથી તેણે આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે તેથી તેના નામ પર રખાય છે So lot of material here let us go one by one I have these two equations the entire current source part has been condensed into one term Q ok This is physical constant multiplied by the current so I am going to call it Q Now as I said these two equations are not sufficient to solve this problem so now I am going to seemingly make life more complicated before making it simple again right તેથી અહીં ઘણી બધુ મટેરીયલ છે ચાલો આપણે એક પછી એક જોઈએ મારી પાસે આ બે સમીકરણો છે જે સમગ્ર કરંટ સોર્સ પાર્ટને એક ટર્મ Q માં કંડેંસ કરવામાં આવ્યો છે આ કરંટ દ્વારા ગુણાકાર થયેલ ફીઝીકલ કોન્સસ્ટંટ છે તેથી હું તેને Q કહીશ હવે જેમ મેં કહ્યું તેમ આ બે સમીકરણો આ સમસ્યાને ઉકેલવા માટે પૂરતા નથી તેથી હવે હું તેને ફરીથી સરળ બનાવતા પહેલા તેને વધુ જટિલ બનાવવા જઈ રહ્યો છું So what is the new complication I have introduced two new functions I am calling them g1 g2 And what are their properties They satisfy these two equations So let us just read out the first equation so it is says ok So this delta function is your the your usual Dirac delta function right તો નવી કોમ્પ્લીકેશન કરે છે તો ચાલો પ્રથમ સમીકરણ વાંચીએ તેથી તે છે તેથી આ ડેલ્ટા ફંક્શન એ તમારું જનરલ ડિરેક ડેલ્ટા ફંક્શન છે So we all know what are the what is the property of a Dirac delta function it is 0 everywhere and infinity at the point at rr and it is not actually a proper function right So but I can talk about it's integral the integral of delta function as long as I cover this point of singularity is 1 right તેથી આપણે બધા જાણીએ છીએ કે ડીરેક ડેલ્ટા ફંક્શનની પ્રોપર્ટીઝ શું છે તે દરેક જગ્યાએ 0 છે અને rr પરના પોઇન્ટ પર ઈંફીનીટી છે અને તે વાસ્તવમાં પ્રોપર ફંકશન નથી પરંતુ હું તેના ઈન્ટેગ્રલ વિશે વાત કરી શકું છું જ્યાં સુધી હું સિંગ્યુલારીટી ના પોઈંટ પર વાત કરુ ત્યાં સુધી ડેલ્ટા ફંક્શનનો ઈન્ટેગ્રલ 1 છે So what I have done is I have introduced these two new functions also because we are going to write and again and again and again I have drop the vectors sign over r ok So even though I have written just r it is understood that when you see r it is actually but it makes the whole thing very clumsy So I have this remove the vector side તેથી મેં જે કર્યું છે તે એ છે કે મેં આ બે નવા ફંક્શન્સ રજૂ કર્યા છે કારણ કે આપણે ફરીથી આને લખવા જઈ રહ્યા છીએ અને મેં r પર વેક્ટર્સ ચિહ્ન લિધુ છે તેથી ભલે મેં ફક્ત r લખ્યો હોય તે સમજવુ કે જ્યારે તમે r જુઓ છો ત્યારે તે ખરેખર છે પરંતુ તે ખૂબ જ અગવડ બનાવે છે તેથી મે વેક્ટર સાઈન દૂર કરી છે So it should be clear to you from the context when I am referring to the vector and when I am referring to the value the absolute value of r ok So before we get into anything does this equation remind what are the similarities between these two equations are any similarities તેથી તે તમારા માટે સ્પષ્ટ હોવું જોઈએ કે કયારે હું વેક્ટરનો ઉલ્લેખ કરું છું અને ક્યારે હું વેલ્યુ નો ઉલ્લેખ કરું છું r ની એબ્સોલ્યુટ વેલ્યુ નો સંદર્ભ લઉ છુ તેથી આપણે કઈં પણ સમજતા પહેલા આ સમીકરણ યાદ અપાવે છે કે આ બે સમીકરણો વચ્ચે સમાનતા શું છે તેમા કંઈપણ સમાનતા છે વિદ્યાર્થી સમાન દેખાય છે Looks the same right so the both of these equations look like this something plus something is equal to something that seems to be the general template into which these two equation are fitting right If I make the right hand side non zero I get the second equation The other if ask you what is the difference the first equation is equation in only one variable r તેથી આ બંને સમીકરણો આના જેવા દેખાય છે સમ્થીંગ પ્લ્સ સમ્થીંગ એ સમ્થીંગના સમાન છે તે જનરલ ટેમ્પ્લેટ હોય તેવું લાગે છે જેમાં આ બે સમીકરણ યોગ્ય રીતે ફિટ છે જો હું જમણી બાજુ નનઝીરો કરું તો મને બીજું સમીકરણ મળશે બીજું જો તમને પૂછે કે પ્રથમ સમીકરણ માત્ર એક ચલ r માં સમીકરણ છે તેમાં શું તફાવત છે The second equation now I have introduced one more variable r ok which will seem little strange at first but will see it will make life very powerful Finally this del squared operator this is acting only on unprimed co ordinates ok so when it encounters any function of r it is a constant right So this we will say only acts on unprimed that is fine so that is just a assumption So I think I will not clearly write it over here ok so now how do we actually proceed with this બીજું સમીકરણ જેમા મેં એક વધુ વેરીએબલ r રજૂ કર્યો છે જે શરૂઆતમાં થોડું નવુ લાગશે પરંતુ તમે જોશે કે તે ખુબ જ આસાન બનાવશે છેલ્લે આ ડેલ સ્ક્વેર્ડ ઓપરેટર આ ફક્ત અનપ્રાઈમ કો ઓર્ડિનેટ્સ પર જ કામ કરે છે તેથી જ્યારે તે r ના કોઈપણ ફંકશન પર કામ કરે છે ત્યારે તે કોંસ્ટંટ છે તેથી આપણે કહીશું કે માત્ર અનપ્રાઈમ્ડ ફંકશન પર કામ કરે છે તેથી તે માત્ર એક ધારણા છે તેથી મને લાગે છે કે હું તેને અહીં સ્પષ્ટ રીતે લખીશ નહીં તેથી હવે આપણે ખરેખર આ સાથે કેવી રીતે આગળ વધીએ So so well the trick that we will do is we will take the first equation supposing I take this first equation multiplied by take the second equation multiplied by ok And subtract these two by subtracting these two is there any advantages that I get તેથી આપણે જે યુક્તિ કરીશું તે છે કે આપણે પ્રથમ સમીકરણ લઈશું ધારો કે હું આ પ્રથમ સમીકરણને વડે ગુણાકાર કરુ બીજા સમીકરણને વડે ગુણાકાર કરું અને આ બન્ને ની બાદબાકી કરો આ બન્ને બાદબાકી કરવાથી મને કોઈ ફાયદો થાય છે The right hand side the right hand side nothing much will happen to it On the left hand side how many terms are there it should be 4 terms but a result of multiplying this by and that by what will happen what will happened with the terms જમણી બાજુ જમણી બાજુએ તેનાથી વધુ કંઈ ફાયદો થશે નહીં ડાબી બાજુએ કેટલા પદો છે ત્યાં 4 ટર્મ હોવા જોઈએ પરંતુ આને અને તેને વડે ગુણાકાર કરવાથી શું થશે ટર્મ સાથે શું થશે વિદ્યાર્થી રદ થશે They cancel off right So I will have a right term goes away and now I am left with the right hand side So the right hand side was rather is ok I am being a little sloppy here you know that all of these guys all of these guys actually functions of r and r ok તેથી મારી પાસે હશે ટર્મ જતુ રહેશે અને હવે મારી પાસે જમણી બાજુ રહેશે તેથી જમણી બાજુ હતી તેના બદલે છે હું અહીં થોડો અસ્પષ્ટ છું તમે જાણો છો કે આ બધા વાસ્તવમાં અને એ r અને r ના ફંકશન છે Ok so what will be the so I will have a from the first term and from the second term I am subtracting them So I will have a I am subtracting these two equations right So this is canceled so I am just left with this all right So still looking at this it is seem even more confusing when we first started out right but it is a few steps that we have to take All we manage to do is get rid of this term ok we still need to do a little bit more vector calculus તો શું હશે તેથી મારી પાસે પ્રથમ ટર્મમાંથી હશે અને બીજા ટર્મમાંથી હું તેને બાદ કરી રહ્યો છું તેથી મારી પાસે હશે હું આ બે સમીકરણોને બાદ કરી રહ્યો છું તેથી આ પદ થશે તેથી મારી પાસે આ બાકી રહેશે તેથી હજી આને જોતા તે વધુ ગૂંચવણભર્યું લાગે છે જ્યારે આપણે પ્રથમ વખત યોગ્ય રીતે શરૂઆત કરી હતી પરંતુ તે થોડા સ્ટેપ્સ છે જે આપણે લેવાના છે આપણે ફક્ત ટર્મમાંથી છૂટકારો મેળવવાનું આપણે હજુ પણ થોડું વધુ વેક્ટર કેલ્ક્યુલસ કરવાની જરૂર છે So here is the identity for what do we call this the product rule in vector calculus so I have two functions g and So when I want to take the derivative of the product the in vector calculus it becomes divergence right So before we get in to anything look at the left hand side is a left hand side a scalar or a vector તેથી અહીં આપણે આને વેક્ટર કેલ્ક્યુલસમાં પ્રોડક્ટ રુલ તરીકે ઓળખીએ છીએ તે તેની ઓળખ છે તેથી મારી પાસે બે ફંકશંસ છે g અને તેથી જ્યારે હું વેક્ટર કેલ્ક્યુલસમાં પ્રોડક્ટનુ ડેરીવેટીવ બને છે તેથી આપણે આગળ વધીયે તે પહેલાં ડાબી બાજુએ જુઓ ડાબી બાજુ એ સ્કેલર અથવા વેક્ટર છે હા એ વેક્ટર છે g is a scalar so the this is overall a vector g એ સ્કેલર છે તેથી આ વેક્ટર છે And when I take a divergence of a vector I get a scalar અને જ્યારે હું વેક્ટરનું ડાયવર્જંસ લઉં છું ત્યારે મને એક સ્કેલર મળે છે Right look at this term this is a vector this is vector dot product scalar આ ટર્મને જુઓ આ એક વેક્ટર છે આ વેક્ટર ડોટ પ્રોડક્ટ સ્કેલર છે of a scalar is scalar multiplied by g right so at least I mean dimensionally it make sense I am not writing scalar equal to vector So this kind of basic check you should do you write down this expression ok So looking using this identity can I rewrite the left hand side of this equation So if you look at this one if I try to write down I can write that as equal to what will I write it Student Del dot del dot g 1 phi સ્કેલરનો એ સ્કેલર છે જેને g દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તેથી મારો અર્થ ડાયમેંશન્લી તેનો કઈંક અર્થ થાય છે કે હું વેક્ટરની બરાબર સ્કેલર લખી રહ્યો નથી તેથી આ પ્રકારની મૂળભૂત તપાસ તમારે આ એક્સ્પ્રેશનમા લખવી જોઈએ તે જોતા આ આઈડેંટીટી નો ઉપયોગ કરીને શું હું આ સમીકરણની ડાબી બાજુ ફરીથી લખી શકું તેથી જો તમે આને જુઓ જો હું લખવાનો પ્રયત્ન કરું તો હું તે કોના બરાબર લખીશ વિદ્યાર્થી ડેલ ડોટ ડેલ ડોટ g 1 phi ડેલ ડોટ g 1 ગ્રેડ Student Minus delta phi 1 Correct because again it will come both times it will be cancelled out all right So this is one manipulation that we did so we will keep this result with us we hold it in memory Now so far I mean we started by saying that we are going to talk about integral equations but so far there is no integral anywhere inside right ફી 1 વિદ્યાર્થી માઈનસ ડેલ્ટા 1 phi 1 સાચું કારણ કે ફરીથી બંને વખત આવશે તેથી તે રદ થઈ જશે તેથી આ એક મેનીપ્યુલેશન છે જે અમે કર્યું છે તેથી અમે આ પરિણામ અમારી સાથે રાખીશું અમે તેને મેમરીમાં રાખીશું હવે અત્યાર સુધી મારો મતલબ છે કે આપણે એમ કહીને શરૂઆત કરી છે કે આપણે ઈંટેગ્રલ સમીકરણો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પરંતુ અત્યાર સુધી જમણી બાજુની અંદર ક્યાંય પણ ઈન્ટેગ્રલ નથી So to introduce that integral what we need to do is let us take this equation that I have and let us integrate it over volume V let us so let us integrate it over volume ok So this whole thing dV over that is what we are going to do ok Do any of the terms do you see them simplifying તેથી તે ઈન્ટેગ્રલ નો પરિચય આપવા માટે આપણે શું કરવાની જરૂર છે ચાલો આ સમીકરણ લઈએ જે મારી પાસે છે અને ચાલો તેને વોલ્યુમ V પર ઈન્ટેગ્રેટ કરીએ ચાલો ચાલો તેને વોલ્યુમ પર ઈન્ટેગ્રેટ કરીએ તો આ dV ઓવર એ છે કે આપણે બરાબર કરવા જઈ રહ્યા છીએ અન્ય કોઈ ટર્મ સીમ્પ્લીફાય થાય તેમ છે Yes is the region of is the volume of region 1 ok So the only possible term that might simplify in this volume integration is which one what about the very last term I am integrating over a delta function that is the only term that seems to be that it might simplify ok The other terms it is not very clear how they will get simplified ok so let us let us see how they will હા એ રીજીયન 1 નો વોલ્યુમ છે બરાબર તેથી એકમાત્ર સંભવિત ટર્મ જે આ વોલ્યુમ ઈંટેગ્રેશન મા સીમ્પ્લીફાય કરી શકાય છે તે કયો છેલ્લો ટર્મ શું છે હું એક ડેલ્ટા ફંક્શન પર ઈંટેગ્રેશન કરી રહ્યો છું જે એકમાત્ર ટર્મ છે જે એવું લાગે છે કે તે ઠીક છે અન્ય ટર્મ તે સ્પષ્ટ નથી કે તે કેવી રીતે સીમ્પ્લીફાય કરી શકાય તેથી ચાલો આપણે જોઈએ કે તેઓ કેવી રીતે થશે Student You can look at that it has sub વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે તેમાં સબ છે We are you are getting to what I am getting to next you notice that when I integrate this term over here over volume this becomes an integral of this over volume right હવેહું આગળ જે મેળવી રહ્યો છુ તમે નોંધ્યું છે કે જ્યારે હું આ ટર્મને અહીં વોલ્યુમ પર ઈન્ટેગ્રેટ કરું છું ત્યારે તે આ વોલ્યુમ પરનુ ઈન્ટેગ્રલ બની જાય છે So that is what we are coming to when I have so what was the divergence theorem in 3D it said that તેથી તે જ આપણે હવે એ જોઈએ જ્યારે મારી પાસે 3D માં ડાયવર્જન્સ થીયરમ શું કહે છે તે કહે છે કે Student Over Over ds that was in 3D we are used to thinking of divergence theorem for all the years of schooling we are used to thinking of it is as 3D thing right there is a volume and there is a surface flux તે 3D માં હતુ અમે શાળામા ડાયવર્જંસ થીયરમ વિશે વિચારવા માટે ટેવાયેલા છીએ અમે તેને 3D તરીકે વિચારવા માટે ટેવાયેલા છીએ ત્યાં એક વોલ્યુમ છે અને ત્યાં સર્ફેસ નો ફલ્ક્ષ છે But actually there is nothing preventing you from formulating this theorem in higher or lower dimensions ok The main idea is that if I have a volume in N dimensions on the left hand side I have a the corresponding surface in N 1 dimension on the right hand side So since our problem is actually 2D not 3D the divergence theorem get simplified in 2D as follows so I have to drop one dimension પરંતુ વાસ્તવમાં તમને આ પ્રમેય હાયર અને લોઅર ડાયમેંશનમા ફોર્મ્યુલેટ કરતા રોકતું નથી મેઈન આઈડીયા એ છે કે જો મારી પાસે ડાબી બાજુએ N ડાયમેંશનમા વોલ્યુમ છે તો મારી પાસે જમણી બાજુએ N 1 ડાયમેંશનમા કોરસપોંડીગ સર્ફેસ છે તેથી અમારી સમસ્યા વાસ્તવમાં 2D છે 3D નથી ડાયવર્જંસ થીયરમ પ્રમાણે 2D માં સરળ બને છે તેથી મારે એક ડાયમેંશન છોડવું પડશે So this volume so the closed volume so the volume finite volume right So this will become a finite surface right and dV will become dS will become dl and remember this ds is nothing but like this right So this is you divergence theorem in 2D right and if you want think of it as a surface it's like this Some surface the left hand side is being evaluated inside and the right hand side is being evaluated on the boundary it is a contour integral તેથી આ વોલ્યુમ તેથી ક્લોઝ વોલ્યુમ તેથી ફાઈનાઈટ વોલ્યુમ છે તેથી આ એક ફાઈનાઈટ સર્ફેસ બનશે અને dV એ dS બનશે dS એ dl બનશે અને યાદ રાખો કે આ ds આ બીજું કંઈ નથી પણ છે તેથી આ તમે 2D માં ડાયવર્જન્સ થીયરમ છે અને જો તમે તેને સપાટી તરીકે વિચારવા માંગતા હોવ તો તે આના જેવું છે કેટલીક સપાટીની ડાબી બાજુનુ અંદરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જમણી બાજુનું મૂલ્યાંકન બાઉંડ્રી પર કરવામાં આવી રહ્યું છે તે કંટુર ઈંટેગ્રલ છે Student is not is normal વિદ્યાર્થી નથી તે નોર્મલ છે is a normal so it is a outward તે નોર્મલ છે તેથી તે આઉટવર્ડ છે વિદ્યાર્થી આઉટવર્ડ સર્ફેસ Is the flux through it is the flux through dl in the normal direction over here was in that the same interpretation is a flux of A શું dl માંથી પસાર થતો ફક્ષ એ નોર્મલ દિશામાં છે અહીં તે જ A નું ફ્લ્ક્ષ છે Along in a small area patch that area has now become line length element right So it is a one to one mapping of this divergence theorem to 2D ok and this is again very simple if we just use the definition of divergence and all you will get this if you wanted derive it ok So we need to now apply this divergence theorem to region 1 over here ok So our region 1 ok નાના એરીયાના ની સમાંતરે પેચ તે એરીયા હવે લાઈનની લંબાઈનો એલીમેંટ બની ગયો છે તેથી તે આ ડાયવર્જન્સ થીયરમનુ એકથી એક 2D મેપિંગ છે અને આ ફરીથી ખૂબ જ સરળ છે જો આપણે ફક્ત ડાયવર્જન્સની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ અને જો તમે ઇચ્છતા હોવ તો તે મેળવશો તેથી આપણે હવે આ ડાયવર્જન્સ પ્રમેયને રીજીયન 1 પર લાગુ કરવાની જરૂર છે તેથીઆ અમારો રીજીયન 1 છે So let us see so this is our region 1 I am trying to draw region 1 over here this is my v 1 right region 1 what are the two boundaries of this I have S and ok And I have drawn the normal vector like this actually if I think of these as finite surfaces if I think of as a finite volume Then when I apply the divergence theorem to this volume over here how many surface integrals will I have to take care of In this case the volume was enclosed by one surface and so I had to take care of the flux through that surface right તો ચાલો જોઈએ તો આ આપણો રીજીયન 1 છે હું અહીં રીજીયન 1 દોરવાનો પ્રયાસ કરી રહ્યો છું આ મારો v1 રીજીયન 1 છે આની બે બાઉંડ્રી શું છે મારી પાસે S અને છે અને જો હું આને ફાઈનાઈટ સર્ફેસ તરીકે વિચારું છુ અને મે અહીં નોર્મલ વેક્ટર દોર્યું છે જો હું ફાઈનાઈટ વોલ્યુમ તરીકે વિચારું છું પછી જ્યારે હું અહીં આ વોલ્યુમ પર ડાયવર્જન્સ થીયરમ લાગુ કરું છું ત્યારે મારે કેટલા સર્ફેસ ના ઈંટેગ્રલ ને ધ્યાનમા લેવા પડશે આ કિસ્સામાં વોલ્યુમ એક સર્ફેસ થી ઈંક્લોઝ હતુ અને તેથી મારે તે સર્ફેસ થી ફ્લક્સની ગણતરી ની કાળજી લેવી પડી So this was very straight forward in this case if I applied divergence theorem to this volume I should take care of the flux that is leaving the volume right That is the conceptual meaning of divergence theorem divergence of sources inside is equal to outgoing flux Now in this case this volume one is bounded by how many surfaces Two surfaces flux could be leaking at through S outwards or through outwards ok તેથી તે ખૂબ જ સરળ હતુંપરંતુ આ કિસ્સામાં જો હું આ વોલ્યુમ પર ડાયવર્જન્સ થીયરમ લાગુ કરું તો મારે તે ફ્લક્સની કાળજી લેવી જોઈએ જે વોલ્યુમની બહાર જાય છે તે ડાયવર્જન્સ પ્રમેયનો સાચો કોંસેપ્ટ છે અંદરના સોર્સનુ ડાયવર્જન્સ એ આઉટગોઇંગ ફ્લક્સના સમાન છે હવે આ કિસ્સામાં આ વોલ્યુમ કેટલી સપાટીઓથી બાઉંડેડ છે બે સરફેસ ફ્લક્સ S દ્વારા બહારની તરફ અથવા દ્વ્રારા બહારની તરફ જાય છે So when I write down this divergence theorem I have to right down the flux through both surfaces right So let us call the opposite of this vector over here right that is the outward normal over here Let us call it n 1 ok and let us call this ok So the divergence theorem applied over here will give me the total flux So it will give me over s as તેથી જ્યારે હું આ ડાયવર્જન્સ પ્રમેયને લખું છું ત્યારે મારે બંને સપાટીઓના ફ્લક્સ ને લખવુ પડશે તો ચાલો આપણે આ વેક્ટરના ઓપોઝીટ ને જોઈએ જે અહીં બહારની બાજુ નોર્મલ છે ચાલો તેને n1 કહીએ અને ચાલો આને કહીએ તેથી અહીં લાગુ કરવામાં આવેલ ડાયવર્જન્સ થીયરમ મને કુલ ફ્લક્સ આપશે તેથી તે મને s ને તરીકે આપશે right this is the outward normal because I am looking at all the flux that is leaving this volume So this is outward flux plus this straightforward budgeting of the fluxes right Now as is actually at it is far away and our source is fixed over here So what we physically expect to happen on the boundary s infinity ખરુંને આ આઉટવર્ડ નોર્મલ છે કારણ કે હું આ વોલ્યુમમાથી બહાર જઈ રહેલ તમામ ફ્લક્સને જોઈ રહ્યો છું તેથી આ આઉટવર્ડ ફલ્ક્ષ પ્લસ છે ફ્લક્સનું આ સીધી ગણતરી યોગ્ય છે હવે તે બહુ દૂર છે અને આપણો સોર્સ અહીં ફીક્સ છે તેથી આપણે ફીઝીકલી બાઉંડ્રી પર ની કિમત શું થવાની અપેક્ષા રાખીએ છીએ વિદ્યાર્થી ફિલ્ડ Field should go to 0 right so this term is going to go to 0 ok Coming to the second term over here what I will write it as second terms survive as is ok and what is the relation they just opposites of each other So I can write this as ok and only reason is because I had earlier decided to call the normal to this surface as this normal going outward is in this direction ફીલ્ડ 0 જવું જોઈએ તેથી આ ટર્મ 0 થશે અહીં બીજી ટર્મ પર આવી રહ્યા છીએ હું તેને બીજુ ટર્મ બચશે તે અને છે અને તેઓ એકબીજાના ઑપોઝીટ છે તેથી હું આને આ રીત લખી શકું છું અને એકમાત્ર કારણ એ છે કે મેં અગાઉ આ સપાટી પર ના નોર્મલ લેવાનુ નક્કી કર્યું હતું કારણ કે આ નોર્મલ આ દિશામાં બહારની તરફ છે But when I am doing the divergence theorem to volume 1 you notice that I have to take the correct out going flux vector right So I could solve the whole problem with or I could solve it with convention depends on me ok I am going to choose So is the inward normal that is why there is minus sign પરંતુ જ્યારે હું વોલ્યુમ 1 માં ડાયવર્જન્સ થીયરમ લઉ ત્યારે તમે નોંધ્યું છે કે મારે બહાર જતા ફ્લક્સ વેક્ટરને યોગ્ય રીતે લેવુ પડશે તેથી હું આખી સમસ્યાનો થી ઉકેલ લાવી શકું છું અથવા હું તેને કંવેંશન થી હલ કરી શકું છું તે મારા પર ડીપેંડ કરે છે હું પસંદ કરવા જઈ રહ્યો છું તો એ ઈનવર્ડ નોર્મલ છે તેથી જ માઈનસ ચિહ્ન છે વિદ્યાર્થી શુ એ r નું ફંકશન છે Yeah as a function of where the boundary is હા જ્યાં બાઉંડ્રી છે તેના ફંકશન તરીકે Student Yeah so વિદ્યાર્થી હા તો દરેક લખવું પડશે Student So at the position of the co ordinate has some value વિદ્યાર્થી તો કોઓર્ડિનેટની પોઝીશન પર કઈંક વેલ્યુ છે So so this remember this is integral is a contour integral it is evaluated only on the boundary it is not evaluated in a volume right So it comes in the picture only on the boundary where a normally has been defined So we will we will make use of this going back to what the vector calculus identity we had on the previous page was this right and that integrated over volume this is dV is missing over here right તેથી યાદ રાખો કે આ ઈન્ટેગ્રલ છે તે કંટુર ઈન્ટેગ્રલ છે તેનું ઈવેલ્યુએશન ફક્ત બાઉન્ડ્રી પર થાય છે તેનું ઈવેલ્યુએશન વોલ્યુમમાં થતું નથી તેથી તે ફક્ત ત્યાં આવે છે જે બાઉન્ડ્રી પર નોર્મલ ડીફાઈન કરવામાં આવ્યુ હોય તેથી અમે આનો ઉપયોગ કરીશું આપણે પાછળના પેજ જઈશુ જ્યા વેક્ટર કેલ્ક્યુલસ ની આઈડેંટીટી હતી જે વોલ્યુમ પર ઈંટેગ્રેશન થયુ ત્યા આ dV મીસીંગ છે And in this case is dS because I have moved down to a 2D problem ok using what we have derived earlier this became this whole thing And this whole thing becomes what here is where we apply our divergence theorem right And so this will become ok and this is over that is fine અને આ કિસ્સામાં dS છે કારણ કે હું 2D સમસ્યામાં ગયો છું આપણે અગાઉ જે ડીરાઈવ કર્યુ તેનો ઉપયોગ કરીને આ થયુ ઈંટુ આ બધુ અને ઈંટુ આ બધુ એ થાય છે કે જ્યાં આપણે આપણું ડાયવર્જન્સ થીયરમ ને લાગુ કરીએ છીએ અને તેથી આ થઈ જશે અને આ ઉપર છે So nothing very complicated we basically took our we started with our two equations over here these two guys subtracted with these two greens functions I have not told you anything about these greens function So we are just assuming that we know them ok in another module we will talk about how to derive them તેથી અમે મૂળભૂત રીતે અમારા બે સમીકરણો સાથે શરૂઆત કરી છે આ બે ફંક્શન્સને આ બે ગ્રીન્સ ફંક્શન્સ માથી બાદબાકી કરીને મેં તમને આ ગ્રીન્સ ફંક્શન વિશે કંઈપણ કહ્યું નથી તેથી એમ ધારી રહ્યા છીએ કે આપણે તેને બરાબર જાણીએ છીએ બીજા મોડ્યુલમાં આપણે તેમને કેવી રીતે ડીરાઈવ કરીશુ તેના વિશે વાત કરીશું But for now let us assume that they are known we subtracted them and applied some vector calculus to get this relation after which we applied our divergence theorem to get this relation right Now if I go back to this equation this also was going to get integrated with respect to volume right So this was a right that was what the volume integration was So if I do all this integration this these are all known things ok I have not told you how to calculate g but we will get to it પરંતુ હમણાં માટે ચાલો આપણે ધારીએ કે તેઓ જાણીતા છે અમે તેમને સબ્સ્ટ્રેક્ટ કર્યા અને આ રીલેશન મેળવવા માટે અમુક વેક્ટર કેલ્ક્યુલસ એપ્લાય કર્યુ પછી અમે આ રીલેશનને મેળવવા માટે અમારું ડાયવર્જન્સ થીયરમ લાગુ કર્યું હવે જો હું આ સમીકરણ પર પાછો જાઉ તો આ પણ વોલ્યુમના સન્દર્ભમા ઈંટેગ્રેશન થઈ જશે તેથી આ એક હતુ જે વોલ્યુમ ઈંટેગ્રેશન હતું તેથી જો હું આ બધું ઈંટેગ્રેશન કરું તો આ બધુ જાણીતુ છે મેં તમને g ની ગણતરી કેવી રીતે કરવી તે જણાવ્યું નથી પરંતુ અમે તે મેળવીશું So is known Q has been given to in the problem because Q is capturing what the current source so this term is given to you ok So this is known to me I am going to call this the it like the incident field because it has information about the current source what comes out from a current source some incident field which is going to get scattered right So I am going to call this what should it will be a function of r or r તેથી જાણીતું છે અને પ્રોબ્લેમમા Q આપવામાં આવ્યું છે કારણ કે Q એ કેપ્ચર કરે છે જે કરંટ સોર્સ છે તેથી આ ટર્મ તમને આપવામાં આવ્યુ છે તેથી આ મારા માટે જાણીતું છે હું આને ઈન્સીડંટ ફીલ્ડ કહીશ કારણ કે તેમાં કરંટસોર્સ વિશેની માહિતી છે કરંટ સોર્સ માંથી શું બહાર આવે છે અમુક ઈન્સીડંટ થઈ જશે તેથી હું આને કહીશ તે r અથવા r માથી શેનુ ફંકશન હોવું જોઈએ r right because I am integrating over the place where the current source and all is Current source is a function of r right So I am going to be left with r ok and that is thanks to this guy because is the function of r and r if where a function of r only then it will just be a number this integral right So now we are going to put all of these chunks together this is that term we have to keep a bit of eye on right because all other terms you simplified r કારણ કે હું તે સ્થાન પર ઈન્ટેગ્રેટ કરી રહ્યો છું જ્યાં કરંટ સોર્સ અને બધું છે કરંટસોર્સ એ r નું ફંકશન છે તેથીમારી પાસે r બચશે અને હુ આ નો આભારી છુ કારણ કે એ r અને r નું ફંકશન છે જો એ માત્ર r નું ફંકશન હોય તો તે માત્ર એક સંખ્યા હશે તેથી હવે અમે આ બધા ભાગોને એકસાથે મૂકવા જઈ રહ્યા છીએ આ તે ટર્મ છે જેના તરફ આપણે થોડી નજર રાખવાની છે કારણ કે અન્ય તમામ ટર્મ તમે સરળ કરી છે So became that current term this minus this term over here has appeared over here ok what is left was this final term over here right So what will the value of this function be I have a delta function it is multiplying by another function and I am integrating તેથી કરંટ ટર્મ બની ગયુ છે આ માઈનસ આ ટર્મ જે અહીં આવ્યુ છે જે બાકી છે તે આ અંતિમ ટર્મ અહીં હતું તેથી તે છે તો આ ફંક્શનનું વેલ્યુ શું હશે મારી પાસે ડેલ્ટા ફંક્શન છે જે બીજા ફંક્શન દ્વારા મલ્ટીપ્લાય કરી અને હું ઈંટેગ્રેટ કરી રહ્યો છું વિદ્યાર્થી So right that is almost correct so look what is happening over here right So this is let us say I have one point over here r I have one point over here r so if the volume of integration if it Student It will only induce 1 I will only induce well not one but તેથી બરાબરનેતે લગભગ સાચું છે તેથી જુઓ કે અહીં શું થઈ રહ્યું છે તેથી જોઈએ મારી પાસે અહીં એક r પોઈંટ છે અને મારી પાસે અહીં એક પોઈંટ r છે તેથી જો તે વોલ્યુમનુ ઈંટેગ્રેશન છે વિદ્યાર્થી તે માત્ર 1 ઈંડ્યુસ કરે છે હું માત્ર એક નહીં પરંતુ સારી રીતે ઈંડ્યુસ કરીશ So this is this dirac delta function is a function in those many dimensions So if it is a volume integration it is a three dimension derived delta function it is 2D case so it is two dimension derived delta function So wherever the singularities that is wherever rr if it is there then this delta function will extract the value of the function inside the sign right Except two conditions are there when I say what I am doing is I am integrating over this region volume 1 that is what I am doing not the entire space right વિદ્યાર્થી બે જેમાં એક ઈટેગ્રેશન છે તેથીઆ ડીરેક ડેલ્ટા ફંક્શન છે તે ઘણા ડાઈમેંશનમા એક ફંકશન છે તેથી જો તે વોલ્યુમ ઈંટેગ્રેશન છે તો તે થ્રી ડાઈમેંશનમા ડીરાઈવડ ડેલ્ટા ફંકશન છે જો 2D કેસ છે તેથી તે ટુ ડાઈમેંશનમા ડીરાઈવડ ડેલ્ટા ફંકશન છે તેથી જ્યાં પણ સીંગ્યુલારીટી છે કે જ્યાં rr હોય ત્યાં આ ડેલ્ટા ફંક્શન એ સાઈનની અંદર ફંક્શનની વેલ્યુ કાઢશે બે કંડીશન સિવાય જ્યારે હું કહું રહ્યો છું તે છે હું આ રીજીયન વોલ્યુમ 1 પર ઈંટેગ્રેશન કરી રહ્યો છું એટલે કે હું પુરા સ્પેસ પર ઈંટેગ્રેશન નથી કરી રહ્યો So have I said anything about the location of r I have said absolutely nothing right when I introduce r in this equation I did not say word about where r is it just came as some variable right So when I look at this volume over here I have not told you where r is r could either be in or it could be where તો શું મેં આ સમીકરણમાં r નો પરિચય આપતી વખતે r ના સ્થાન વિશે કંઈપણ કહ્યું છે મેં બિલકુલ કહ્યું નથી r ક્યાં છે તે વિશે મેં કંઈ કહ્યું નથી તે ફક્ત વેરીએબલ તરીકે આવ્યું છે તેથી જ્યારે હું અહીં આ વોલ્યુમ જોઉં છું ત્યારે મેં તમને કહ્યું નથી કે r કયાં છે r ક્યાં હોઈ શકે છે તે મા હોઈ શકે છે અથવા કયાં હોઈ શકે if r is in that means r is let us say here and I am integrating over that volume which contains r that means there will be one point where r is equal to r and when I integrate the delta function over that volume what will happen to this integral I will get જો r એ માં છે તેનો અર્થ એ છે કે r આપણે કહીએ અહીં છે અને હું તે વોલ્યુમ પર ઈંટેગ્રેશન કરી રહ્યો છું જેમાં r છે તેનો અર્થ એ કે ત્યાં એક પોઈંટ હશે જ્યાં r બરાબર r છે અને જ્યારે હું તે વોલ્યુમ પર ડેલ્ટા ફંક્શનને ઈંટેગ્રેટ કરીશ ત્યારે આ ઇન્ટિગ્રલનું શું થશે તે મને મળશે Prime exactly on the other hand if r were inside here and I am integrating over what will happen what is the value of the delta function પ્રાઇમ બરાબર બીજી તરફ જો r અહીં અંદર હોત અને હું તેને પર ઈંટેગ્રેટ કરી રહ્યો છું તો શું થશે ડેલ્ટા ફંક્શનની વેલ્યુ શું છે Is 0 everywhere right so you can see how Maxwell's equations and vector calculus the sort of going like a like dance all most helping each other along the way We have to come to this final equation over here right and in the subsequent slides we will give a very beautiful physical interpretation to it ok So we will talk about that subsequently this the top equations there are actually 2 equations are over here one is when r belongs to r r belongs and the second is r belongs to શું તે દરેક જગ્યાએ 0 છે તેથી તમે જોઈ શકો છો કે મેક્સવેલના સમીકરણો અને વેક્ટર કેલ્ક્યુલસ કેવી રીતે એકબીજાને મદદ કરે છે આપણે આ અંતિમ સમીકરણ પર અહીં જ આવવું પડશે અને પછીની સ્લાઈડ્સમાં આપણે તેનું ખૂબ જ સુંદર ફીઝીકલ અર્થઘટન આપીશું તેથી આપણે તેના વિશે પછીથી વાત કરીશું આ ઉપરના સમીકરણો ત્યાં ખરેખર 2 સમીકરણો છે અહીં એક સમાપ્ત થાય છે એક છે જ્યાં r બીલોન્ગ ટુ છે અને બીજું r બીલોન્ગ ટુ છે So when r belongs to you do not recognize it yet but this is actually nothing but Huygens's principle ok And we will give a physical interpretation to every term this thing is something that you have not encountered So far or even heard the name of but this is called the extinction theorem ok તેથી જ્યારે r બીલોન્ગ ટુ તે હજી સુધી રેકોગનાઈઝ નથી પરંતુ આ વાસ્તવમાં કંઈ નથી પરંતુ હાઈગેંસ પ્રીંસીપલ છે અને અમે દરેક ટર્મ માટે ફીઝીકલ અર્થઘટન આપીશું આ એ છે જેને તમે જોયુ છે આમ તો અત્યાર સુધી તમે નામ સાંભળ્યું છે પણ આને એક્સ્ટીંક્શન થીયરમ કહેવાય છે So one good question is that why can't we think of solving these equations by themselves right In the previous problem where we had the line charge we just took them discretize integrated and got the solution The trouble over here is that Maxwell's equations have to you also have to impose boundary conditions right because you have two different volumes right તેથી એક સારો પ્રશ્ન એ છે કે શા માટે આપણે આ સમીકરણોને જાતે જ હલ કરવાનું વિચારી શકતા નથી અગાઉની સમસ્યામાં જ્યાં અમારી પાસે લાઇન ચાર્જ હતો અમે ડિસ્ક્રીટાઇઝ કરી ઇન્ટિગ્રેટેડ કર્યુ અને ઉકેલ મેળવ્યો અહીં મુશ્કેલી એ છે કે મેક્સવેલના સમીકરણો માટે તમારે બાઉન્ડ્રી કંડીશન પણ યોગ્ય રીતે લાગુ કરવી પડશે કારણ કે તમારી પાસે બે અલગ અલગ વોલ્યુમ છે So what is to be respected on the boundaries tangential E field tangential H field has to be conserved When I look at just these two equations over here these two equations there is no mention of boundary conditions right this is a point by point relation over here and there is no way for me to impose the boundary condition Student and are just what we introduced as 2 તેથી ટેંજેંશીયલ E ફિલ્ડની બાઉંડ્રી પર શેને રીસ્પેક્ટ આપવુ જોઈએ ટેંજેંશીયલ H ફીલ્ડને કંઝર્વ કરવું જોઈએ જ્યારે હું અહીં ફક્ત આ બે સમીકરણો જોઉં છું ત્યારે આ બે સમીકરણો ત્યાં બાઉન્ડ્રીની કંડીશન નો કોઈ ઉલ્લેખ નથી આ અહીં પોઈન્ટ બાય પોઈન્ટ રિલેશન છે અને મારા માટે બાઉન્ડ્રીની કંડીશન ઈમ્પોઝ કરવાનો રસ્તો નથી વિદ્યાર્થી અને તે જ છે જે અમે 2 તરીકે રજૂ કર્યું છે 2 અલગ વેરીએબલ તરીકે Student Sir they do not be anything Well mathematically they are the electric fields They do not know which is volume 1 which is volume 2 right so that imposing boundary conditions has not is not possible purely with this In the other problem there was no boundary really right the charges are there over surface and that is it right Here that is why I am subtracting these equation and then integrating over one particular volume વિદ્યાર્થી સર તેઓ કંઈ નથી મેથેમેટીકલી તેઓ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે વિદ્યાર્થી તેમની પાસે વોલ્યુમ તફાવત નથી તેઓ જાણતા નથી કે વોલ્યુમ 1 કયું છે જે વોલ્યુમ 2 કયું છે તેથી આ સાથે બાઉન્ડ્રી ની કંડીશન ઈમ્પોઝ કરવી સંપૂર્ણપણે શક્ય નથી બીજી સમસ્યામાં ખરેખર કોઈ બાઉંડ્રી ન હતી ચાર્જ સર્ફેસ પર છે અને તે બરાબર છે અહીં તેથી જ હું આ સમીકરણને બાદ કરી રહ્યો છું અને પછી એક ચોક્કસ વોલ્યુમ પર ઈંટેગ્રેશન કરું છું So we integrated only on then we will integrate only on and you can see that this equation that I have right This is actually now operating only on the surface This right hand side over here is going to be the way I am going to impose the boundary condition તેથી અમે ફક્ત પર જ ઈંટેગ્રેશન કરીએ છીએ પછી અમે ફક્ત પર જ ઈંટેગ્રેશન કરીશું અને તમે જોઈ શકો છો કે આ સમીકરણ જે મારી પાસે છે તેઓ સાચા છે આ વાસ્તવમાં હવે માત્ર સપાટી પર ઓપરેટીંગ છે અહીં આ જમણી બાજુ હું જે રીતે બાઉન્ડ્રી ની કંડીશન ઈમ્પોઝ કરવા જઈ રહ્યો છું તે શુ બનશે That is where so that volume has been converted to a surface and boundary condition will get applied on the right hand side over here ok So that is why we do this trick of integrating over volume then using divergence theorem ok good question right So with that we will bring this discussion to an end and subsequently we will look at the physical interpretation of these terms ત્યાં જ તે વોલ્યુમને સપાટીમાં કંવર્ટ કરવામાં આવ્યું છે અને બાઉન્ડ્રી ની કંડીશન અહીં જમણી બાજુએ લાગુ થશે તેથી જ આપણે વોલ્યુમ પર ઈંટેગ્રેશન કરવાની આ યુક્તિ કરીએ છીએ પછી ડાયવર્જન્સ પ્રમેયનો ઉપયોગ કરીને સારો પ્રશ્ન છે તેથી તેની સાથે અમે આ ચર્ચાનો અંત લાવીશું અને પછીથી અમે આ શરતોના ફીઝીકલ અર્થઘટનને જોઈશું English Word Spelling Pronunciation Meaning complication કોમ્પ્લીકેશન ગૂંચવણ satisfy સેટીસ્ફાય સંતોષવુ infinity ઈંફીનીટી અનંત non zero નન ઝીરો શુન્ય ન હોવુ derivative ડેરીવેટેવ ગાંણિતીક વિકલન divergence ડાયવર્જંસ વિચલન enclosed ઈંક્લોઝ બંધ સપાટી depends ડીપેંડ ના પર આધાર રાખતુ missing મીસીંગ ખેવાયેલુ subtract સબ્સ્ટ્રેક્ટ બાદ કરવુ incident ઈંસીડ્ન્ટ ના પર પડતુ scatter સ્કેટર વિખેરાવુ impose ઈમ્પોઝ લેવુ